અત્યાર સુધી આપણે જે સમજ્યા એ હાઇઝનબર્ગના અભિગમ હતો જેને આપણે મેટ્રિક્સ મિકેનિક્સ તરીકે ઓળખીએ છીએ ફોરમમાં એક વિદ્યાર્થી એ પણ નિર્દેશ કર્યો કે તે કેટલીક સરળ સમસ્યાઓ પછીથી મુશ્કેલ બને છે હવે જે બીજો અભિગમ જે આપણે લીધો તેને આપણે શ્રોડિંજર અભિગમ નહી પરંતુ આપણે તેને વેવ મિકેનિક્સ તરીકે ઓળખીશુ જેમા 1 પરિમાણમાં શ્રોડિંજર સમીકરણ વેવ ફંક્શન સાથે સંકળાયેલા છે આપણે તેને બે કિસ્સા માં હલ કર્યુ હતુ જે 22md2xdx2VxxEψતરીકે લખી શકાય છે અહીં n ને હું સબસ્ક્રિપ્ટ તરીકે બતાવીશ જે બાઉન્ડ્રી કન્ડીશનને સંતોષે છે તેથી બાઉન્ડ્રી કન્ડીશન કે જે સંતોષાયેલ છે તે તમને En એ આઈગન વેલ્યુ અને એનર્જી આપે છે અને તેની સાથે સંકળાયેલ આઈગન ફંક્શન પણ આપે છે તેથીઆ તે અભિગમો છે જે આપણે હવે આવતા વ્યાખ્યાનમાં અનુસરવાના છીએ શ્રોડિંજર સમીકરણો કે જેનો ઉપયોગ આપણે કેટલાક પ્રમાણભૂત અને કેટલાક બિન પ્રમાણભૂત વેવની સમસ્યા હલ કરવા માટે લાગુ કરીએ છીએ આપણે આ સમસ્યા ને હલ કરવા માટે ન્યુમેરીકલ અભિગમનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ શરૂઆતમાં સમસ્યાઓને સરળ રીતે લઈશુ અને ધીમે ધીમે મુશ્કેલીનું સ્તર વધારશું તેથી હવેથી આપણે 1 ડાઈમેન્શલ સમય આધારિત શ્રોડિંજર સમીકરણના સમાધાન પર ધ્યાન કેંદ્રિત કરીશુ હવે હું સરળ સમસ્યાઓ શરૂ કરું છું તો હું સપ્રમાણ પોટેંશિઅલ તરીકે ઓળખાતા વિધેયથ શરૂઆત કરીશ તેનો અર્થ શું થાય છે તો જો હું ધન x થી x ઋણ તરફ જાઉં તો પોટેંશિઅલ બદલાતી નથી હવે જો ઉદાહરણ તરીકે VxV લઉ છું જેમા પોટેંશિઅલ કે જે સિમ્પલ હાર્મોનીક x12kx2 જેટલી છે જે ધન x એક્સીસ અને ઋણ x એક્સીસ બંને માટે સમાન છે તેથીઆ સપ્રમાણ પોટેંશિઅલમાં કોઈપણ સંભાવના છે કે જેની y એક્સીસની બંને બાજુ પર સમાન મૂલ્ય હોય છે તે પોટેંશિઅલ સંભવિત છે અને પોટેંશિઅલ માત્ર ધન હોવા સુધી મર્યાદિત નથી તો ચાલોઆપણે થોડા વધુ ઉદાહરણો લઈ અને સમજીએ તો સૌથી પહેલા હું સીમેટ્રીક પોટેંશિઅલ વિશે વાત કરું છુંઉદાહરણ તરીકેહું પોટેંશિઅલ લખી શકું છું જે y અક્સીસની બંને બાજુએ સમાન છે એટલે કે VxV છે અને આ સપ્રમાણ પોટેંશિઅલ છે હવે તમને પ્રશ્ન એ થશે કે હું શા માટે આ લખાણ પર ધ્યાન કેન્દ્રિત કરું છું તો તેનુ કારણ એ છે કે તે શ્રોડિંજર સમીકરણને હલ કરતા સમયે તેનો ખાસ ફાયદો છે ચાલો હું આવી પોટેંશિઅલ માટે શ્રોડિંજર સમીકરણને જોઉં તો શ્રોડિંજર સમીકરણ VxxEψ છે હું ફક્ત આને x0 માટે લખું છુંજે x0 માટેનું સમીકરણ છે x0 માટેનું સમીકરણ 22md2 xd x2V x xEψ xથઈ જશે જે બધા x થી x સુધી ના ફેરફાર માટે છે અહીં ધ્યાનમાં રાખો કે જો x2 એ xy મા x મુક્યાં તો તે સમીકરણ 22md2ydy2VyyEψ બને છે તેથી આ મૂળભૂત રીતે અગાઉના અને હવે પછીના વ્યાખ્યાનની અગત્યની બાબત છે હવે જ્યારે હુ 22md2xdx2VxxEψ સમીકરણ લઉ છુ અને y એક્સીસની બીજી બાજુ પર બદલાવુ છું તો ત્યાં કેટલીક પોટેંશિઅલ હોય શકે જે અહીં લખવાને બદલે હવે હું બીજી બાજુ માટે આ સમીકરણ લખવા માંગુ છું જે 22m હશે અહી હું ફક્ત x ની ઋણ ચિહ્ન બદલી શકું છું અને d x2 વત્તા V x xEψ x જે V બરાબર છે વળી બંને બાજુઓ પર V સમાન છે સમીકરણનું નિરાકરણ જુદુ જુદુ લખી શકતું નથી V અને V એ એક અને સમાન છે વિચારો કે ત્યાં ફંક્શનની બરાબર જ આંકડા હશે તેથી x ના ફંક્શન તરીકે આપણે x ફંક્શન જેવી જ સંખ્યા આપીશું તેથી ઉકેલો અલગ હોઈ શકે નહીં જે કોન્સટન્ટ દ્વારા અલગ પડે છે હવે ψ કે જે ±ψ બનશે બેકી થવા માટે એક કોન્સટન્ટ નક્કી કરીએ હવે જો આ કોન્સટન્ટ CI લઈશ કે તેનો ગુણાકાર જો કોઈ કોન્સટન્ટ દ્વારા કરીશ તો પણ આ ઉકેલમાં કંઈ બદલાતું નથી અહી મહત્વની બાબત એ છે કે જો V અને V સમાન હોય તો જે રીતે ઉકેલ વિકસિત થાય છે તે ફંક્શન x ની જમણી બાજુએ થાય છે તો ચાલો હું તેને કાળા રંગમાં બતાવીશ કે જેથી આ ઉકેલ બાઉન્ડ્રી કન્ડીશન દ્વારા વિકસિત થાય છે અહીં 0 થી જમણી બાજુ એ ડાબી બાજુ જેટલી જ વિકસિત થાય છે બંને ઉકેલો ફક્ત અથવા 1 ના પરિબળ દ્વારા બદલાશે તેથી આ સપ્રમાણ પોટેંશીઅલ માટે વેવ ફંક્શન માટેનો એક મહત્વપૂર્ણ ગુણધર્મ છે જેનો હું ઉપયોગ કરવા જઇ રહ્યો છું તેથી શ્રોડિંજર સમીકરણને હલ કરવા માટે પોટેંશીઅલના δ ફંક્શનમાં પાર્ટીકલનું પ્રથમ ઉદાહરણ લઈએ અને તેનો અર્થ એમ કરી શકીએ કે આ પોટેંશિઅલ x V0δ હવે આ પોટેંશિઅલ કેવી દેખાય છે તો આ x અક્ષ હોય અને આ વાય અક્ષ છે તે એક બીજાને સમાન થશે જે હકીકતમાં ∞ થશે અને બાકી દરેક જગ્યાએ શુન્ય થશે જેના દ્વારા પોટેંશિઅલને દર્શાવી શકાય છે જેમા તે ખૂબ જ ઉંડા છે અને ખૂબ જ ઓછી વીથ ધરાવે છે ક્લાસિકલી આ એક બાઉન્ડ સ્ટેટ બનાવે છે કે નહીં તે આપણે જાણી શકતા નથીપરંતુ ક્વોન્ટમ મિકેનિકલની રીતે હું તમને બતાવવા જઈશ કે જે આ કોઈપણ સ્ટેટ ને લાગુ પાડી શકાય છે તેથીત્યા પોટેંશિઅલ માટે બાઉન્ડ સ્ટેટ છે બાઉન્ડ સ્ટેટ માટે તેનો શું અર્થ કરીએ છીએ એ પ્રશ્ન છે તેનો અર્થ એ કે કુલ એનર્જી E એ 0 કરતા ઓછી હશે અને પાર્ટીકલ δ ફંક્શનની નજીક બંધાયેલ છે હવે આપણે જોઈએ કે તે કેવી રીતે સીમીત થયેલ છે તેથી તેના માટે શ્રોડિંજર સમીકરણ 22md2xdx2 V0xxEψ લઈએ અને તેનો અર્થ શું છે એ આપણે જોઈએ કે જો x ≠ 0 છે તો સમીકરણ 22md2xdx2Eψ છે અને આનો અર્થ Ex થાય છે કારણ કે E 0 છે અને x 0 પર શું થશે તે હું તમને એક જ મિનિટમાં બતાવીશ તેથી x ≠ 0 માટે આપણી પાસે 22m છે હવે જો આપણે બીજા ડેરીવેટીવ માટે ડબલ પ્રાઈમ લખીએ તો તે x બરાબર E થશે અને તેથી 2mE2ψ0 થશે આ એક ધન ક્વોન્ટીટી છે અને તેથી તમે તરત જ તેના ઉકેલો લખી શકો છો આમ xe2mE2x અથવા e 2mE2x જે બાઉન્ડ સ્ટેટ માટેનો ઉકેલ મળશે હવે હુ પોટેંશિઅલ ફરીથી લખું તેથી પોટેંશિઅલ માટે આપણે જે હલ કરીએ છીએ તે અહીં યોગ્ય છે ખૂબ ઉંડા જઈએ ત્યા V0δ એ ∞ થશે જ્યારે બાકી જગ્યા એ તે 0 થશે હવે ψ એ બાઉન્ડ સ્ટેટ માટે દર્શાવ્યુ છે જેમા જેમ x→ ±∞ થશે તેમ x શુન્ય તરફ જશે જે બાઉન્ડ સ્ટેટનું પ્રતિનિધિત્વ કરે છે તેનો અર્થ એ કે વેવ ફંક્શન ψ એ x → ± ∞ તરીકે 0 પર જવું જોઈએ જે દર્શાવે છે કે પાર્ટીકલ પોટેંશિઅલથી જેમ દુર જશે તેમ તેની પ્રોબેબીલીટી લગભગ શુન્ય થશે જે તાત્કાલિક સંકેત એ આપે છે કે x 0 માટે ψ કોઈ કોન્સટન્ટ A હોય તો તેનો ઉકેલ પાસે e2mE2x થશે x0 પાસે તે Be 2mE2x થશે મેં ઇરાદાપૂર્વક આ કોન્સટન્ટને અલગ પસંદ કરેલ છે કારણ કે હું કોઈ મુદ્દો બનાવવા માંગતો નથી તેથી આ કિસ્સામાં કે આપણે δ પોટેંશિઅલ V0δ પર વિચારણા કરી રહ્યા છીએ જેના ઉકેલો xx0Ae2mE2x અને xx0Be 2mE2x હશે જે બાઉન્ડ કન્ડીશન છે તેથી x→±∞0 આપમેળે સંતુષ્ટ થાય છે હવે આપણે x 0 અને x 0 માટેનો ઉકેલ લખ્યો છે અને તે x 0 જેટલું છે હવે આપણે શ્રોડિંજર સમીકરણમાંથી જો યાદ કરીએ તો તે સતત છે એટલે કે x0 ની બંને બાજુએ મૂલ્ય સમાન હોવું જોઈએ હવે ઉકેલો ψx0 જુઓ જો તમે ડાબી બાજુ એ જુઓ તો x0 છે જે A થશે અને જો તમે જમણા બાજુ એ જુઓ તો ψ x 0 B થશે તેથી હું ઉપલા 1 ને 0 0 તરીકે લખીશ તે બંને એક સમાન હોવા જોઈએ અને તે AB સૂચવે છે જે નંબર 2 થશે હવે આપણે જોયુ હતુ કે એ નુ x ની સાપેક્ષમાં મર્યાદિત પોટેંશિઅલ માટે સતત છે હવે આ ખાસ કિસ્સામાં પોટેંશિઅલ એ x 0 પર ફાઈનાઈટ નથી જે ∞ તરફ જાય છે તેથી આ કન્ડીશનને બીજી કેટલીક કન્ડીશનને સાથે બદલવી પડશે જે આપણે હવે પછીથી કરીશું હવે બીજી કન્ડીશન કે જેમાં સતત છે જે બીજા કંઈક સાથે બદલી રહ્યું છે તો આપણી પાસે શ્રોડિંજર સમીકરણ 22md2xdx2 V0xxEψ છે હવે ડીસકન્ટીન્યુટી x 0 પર હોવાને કારણે હું આ સમીકરણને x ની સાપેક્ષમા 0 થી 0 અવધી પર સંકલન કરીએ તો તેનો અર્થ શું છે સચિત્ર રીતે જો આ પોટેંશિઅલ V0x હોય તો હવે હુ સહેજ ડાબેથી સહેજ જમણી બાજુ એ ઈન્ટીગ્રેટીંગ કરું છું જે લીલા રંગ દ્વારા આ ઈન્ટરવલમાં ઈન્ટીગ્રેટ કરી અને બતાવું છું તેનો અર્થ એ કે તેમાં δ ફંક્શન સામેલ છે અહી ધ્યાનમાં રાખો કે 0 0x1 જે કોઈપણ ફંક્શન 0 0fδxf થાય છે તેથી જો d2xdx2 નુ ઈન્ટીગ્રેટેડ કરીએ તો 22m સમીકરણ લખી શકુ છુ જે 0 થી 0 અવધી સુધી dψxdx મેળવી શકું છું સમીકરણ V0xψ જે E બરાબર થાય છે અહીં કરવામા આવેલ સરવાળો એ નાનો અંતરાલમા કરેલ છે જે હું 0 0 ψ તરીકે લખી શકું છું કારણ કે અહી ઈન્ટરવલ નાનો ને નાનો જ કરવામાં આવે તો જમણી બાજુ શુન્ય તરફ જશે તેથી હવે હું એકમાત્ર નિષ્કર્ષ કાઢી શકું છું તે 22m0 0 V0ψ છે તો હવે આ પ્રશ્ન થશે કે આ ફંક્શનનું શું છે જો ફંક્શન હોય તો ફંક્શન સતત રહે છે કારણ કે ફંક્શનમાં ડીસકન્ટીન્યુટી ધરાવે છે જે એનર્જીની કિંમત તરફ દોરી જાય છે તો ચાલો હવે આ લખીએ તેથીશુન્ય પર બાઉન્ડ સ્ટેટ હવે 22m0 0 V0ψ છે હવે ψx0 એ બીજું કંઈ નથી પરંતુ e 2mE2x છે હવે જો કોઈ એક પરિબળ A છે જે x0 A2mE2e 2mE2x અને x0Ae2mE2x અને x02mE2Ae2mE2x છે તેથી આ તરત જ સૂચિત કરે છે કે 0 A2mE 2 ની નીચલી બાજુ 0 A2mE2 છે અલબત્ત ψ માટે A પણ તેથી જો હું ઉપરના સમીકરણમાં વાદળી સમીકરણ મુકું તો 22m 2mE2AV0A મળે છે આ A એ પણ ફ્લોટિંગ રાઉન્ડ છે જેને આપણે દુર કરી શકીએ છીએ અને મને 2mE2mV022 મળશે જે 2 પણ દુર થઈ જશે અને તે m2V024 બરાબર છે તો હવે આપણી પાસે જે બાઉન્ડ્રી કન્ડીશન છે જે 2mE2m2V024 છે હવે આપણે આ શરતોમાં 2 પદ દુર કરી શકીએ છીએ તેથી મને EmV022ℏ2 અથવા ઉર્જા E E mV022ℏ2 મળે છે જો હું તેને x અક્ષ ગ્રાફ દોરુ તો તે વેવ ફંક્શન કઈ રીતે કામ કરે છે તે હવે આપણે જોઈએ તો ડાબી બાજુમાં વિધેય ઝડપથી એક્સ્પોનેન્શીઅલ રીતે ડીકે થાય છે x 0 પાસે ડાબી બાજુ એ x 0 અને ઉર્જા E mV022ℏ2 જે ફંક્શનમાં ફરતા પાર્ટીકલના પોટેંશિઅલ માટેનું સમાધાન છે તમે જોઈ શકો છો કે તે બાઉન્ડ છે અને તેની પાસે એનર્જી છે જે ઋણ કિંમત ધરાવે છે તેથી જ તે બાઉન્ડ છે અને વેવ ફંક્શન બંને બાજુ એ એક્સ્પોનેન્શીઅલ રીતે ડીકે થાય છે આ પોટેંશિઅલમાં કોઈ બાઉન્ડ સ્ટેટ નથી તેથી જો આ તમારે વેવ ફંક્શનને નોર્મલાઈઝ બનાવવું હોય તો તેનો જવાબ આ છે તેથી હવે તમારે જોવું રહ્યું કે વેવ ફંક્શન ψ ની ગણતરી કઈ રીતે થાય છે હવે અહીં હું એક કૌંસમાં Ae 2mE2xx0 લખું જે Ae2mE2x અથવા x0 હોય હવે અહીં A સ્થાયી થયેલ છે જો તમારે તેને અહીં સ્થાયી કરવું હોય તો આપણે ∞x2dx લઈશું જે આપણને A2ગણો કોઈ કોન્સટન્ટ આપે છે જે 1 પાસે સ્થાયી થાય છે જે વેવ ફંક્શનને નોર્મલાઈઝ બનાવે છે અને તે પાર્ટીકલને ક્યાંય પણ શોધવાની પ્રોબેબીલીટી આપે છે જે ∞x∞ ઈન્ટરવલમાં લેવામા આવે છે જે 1 બરાબર છે અને પછી આપણને વેવ ફંક્શન મળે છે તો ખુબ જ સામાન્ય સમસ્યા સાથે વેવને સામાન્ય બનાવીશુ ચાલો હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો આ અઠવાડિયે ફંક્શનને સામાન્ય બનાવવાની રીત જોઈશુ આ કિસ્સામાં મારી પાસે x અક્સીસ છે આ છે x 0 જે આ બે સમસ્યાને સરળ બનાવે છે તો હવે હું શું કરીશ તો પહેલા હું x 0 પાસે સીમેટ્રીકલી ફંક્શનને મૂકીશ અને બંને એક જ V0δ છે જેમાથી V0δxaની બાદબાકી કરશે તેથી ફરીથી પોટેંશિઅલ સીમેટ્રીક V xVx છે અને તેથી આ કિસ્સામાં સોલ્યુશન એ સપ્રમાણ અથવા વિરોધી સપ્રમાણતા બનશે તેથી થાય છે કે આપણને બે બાઉન્ડ સ્ટેટ મળે છે અને હું તમને બતાવીશ કે તે કેવી રીતે થાય છે અને તેથી શ્રોડિંજર સમીકરણ 22md2dx2 V0xaψ V0x aψEψ X ≠ a અથવા x ≠ a બંનેનુ જો સાથે સમીકરણ લખીએ તો તે 22mEψ છે જે |E|ψ થશે જો હુ સમીકરણ ફરીથી હલ કરું તો 22m|E|ψ અથવા 2mEψ0 મળશે તેથી ઉકેલો e2mE2x અથવા e 2mE2x અથવા બંનેનો લીનીઅર કોમ્બીનેશન મળે છે તો હવે આપણે જોઈએ કે આ લીનીઅર કોમ્બીનેશનન કઈ રીતે રચાય છે જો આપણે તેને વિસ્તૃત કરીએ તો પણ એ જ જવાબ આપણને મળે છે તો આ મારું x અક્સીસ છે અને પોટેંશિઅલનુ સીમેટ્રીક કિંમત V0δxa V0δ છે હવે વેવ ફંક્શનની ઉપરની બાજુ આપણે ધ્યાન દેશુ નહી અહી પોટેંશિઅલ V0δxa V0δ છે જમણી બાજુએ પોટેંશિઅલ ઝડપથી e 2mE2x ના દરે ઘટતુ જાય છે તેથી ઉકેલમાં x ની ધન બાજુ પર ડાબી બાજુએ ચર એક્સ્પોનેન્શીઅલ x નો ઋણ ઘાત મળે છે ઉકેલ ફરીથી એક્સ્પોનેસીઅલ રીતે બંને સીમા સ્થિતિ વચ્ચે ઘટ્તુ જાય છે હવે હુ સપ્રમાણ ઉકેલ અથવા વિસંગત ઉકેલ બંને સાથે લીનીઅર કોમ્બીનેશનન કરીશ અને જો હું નીચલી બાજુના વિસંગત ઉકેલ જોઉ તો તે એક્સ્પોનેન્શીઅલ રીતે ઘટતું જાય છે જે શુન્ય થાય છે હવે જો બીજી બાજુ સમજીએ તો e 2mE2xછે જેની વચ્ચે વિસંગત સંયોજન છે સપ્રમાણ સંયોજનો e2mE2xe 2mE2x છે જે બીજું કંઈ નથી પરંતુ cosh x છે અને નીચલી સ્થિતિમાં તે વિસંગત સંયોજનો બનશે તેથી e2mE2x e 2mE2xબનશે જે sinh 2mE2x થશે

અહીં હુ તમને સપ્રમાણતાના આધારે ક્વોલીટેટીવ દલીલ આપું છું જેમાં વેવ ફંક્શનએ આ બંને ઉકેલોના લીનીઅર કોમ્બીનેશન માટેના સીમેટ્રીક અને એન્ટી સીમેટ્રીક વેવ ફંક્શન છે તેથી પ્રથમ કિસ્સામા ψ ψ અને બીજા કિસ્સામાં ψ ψ આ એક ક્વોલીટેટીવ દલીલ છે જે સીમેટ્રી પર આધારિત છે જો તમે તેને ગાણિતિક રૂપે બતાવો છો તો તે કેવુ હશે xa માટે તે xDe2mE2x છે હવે જો બાઉન્ડ્રી કન્ડીશન સરખાવીએ તો તે બાઉન્ડ્રી કન્ડીશન પર તે સતત રહે છે આ જ રીતે તમે આગળ ઉકેલ શોધી શકો છો હવે આ હું એસાઈન્મેંટમા તમારે આ સમસ્યામા એનર્જી અને આઈગન ફંક્શન શોધી અને ઉકેલ મેળવવાનો રહેશે મેં અગાઉ ડબલ ડેલ્ટા ફંક્શનમાં ગતિ કરતા પાર્ટીકલ માટે પોટેંશિઅલ લખેલ છે આ સમસ્યાનું મહત્વ એ છે કે એકલા ડેલ્ટા ફંક્શન એ એટમ જેવું છે અને ડબલ ડેલ્ટા ફંક્શન એ મોલેક્યુલ જેવું છે અને આ કિસ્સામાં તમે જોશો કે સીમેટ્રીક એ મોલેક્યુલ કરતા ઓછી એનર્જી ધરાવે છે તે જ કારણ છે કે મોલેક્યુલ કે જેની રચના થઈ હતી વિસંગતતા ધરાવતા પાસે એટમ કરતા વધારે એનર્જીહોય છે જે અનંત તરફ જવાનુ વલણ ધરાવે છે બંને એનર્જી એટમની સમાન બની જાય છે તો ચાલો હું આ વ્યાખ્યાનને અહીં સમાપ્ત કરીએ આ વ્યાખ્યાન મા આપણે જોયું કે પહેલુ પોટેંશિઅલ માટે VxV x પરથી ψ ની પ્રકૃતિની ખબર પડે છે બીજુ આપણે δ ફંકશનમાં ગતિ કરતા પાર્ટીકલ માટે શ્રોડિંજર સમીકરણ હલ કર્યું ત્રીજુ આપણે અડધુ ઉકેલ્યુ અને હવે હું તમને ફંકશનમાં ગતિ કરતા પાર્ટીકલ માટે પોટેંશિઅલની ગણતરી કઈ રીતે કરવી તે એસાઈનમેંટમા આપી અને વ્યાખ્યાન પુરુ કરીશ